ફરી તમારુ સ્વાગત છે આ તમારી આકૃતિ 13 છે મેં તમને બતાવી હતી આ આકૃતિ 13 છે હવે આગળ આકૃતિ 14 છે આ આકૃતિ 14 છે તેથી કંઈપણ કહેતા પહેલા તેથી ફક્ત આપણે આકૃતિ પર ધ્યાન આપીશું આ ખરેખર વાદળ છે તેથી ઉપલો ભાગ એ સકારાત્મક ચાર્જ સાંદ્રતા છે અને નીચે નકારાત્મક ચાર્જ છે તેથી જમીન પર ત્યાં સકારાત્મક ચાર્જ રહેશે તેથી આ ખરેખર તેની આકૃતિ a છે તેથી શું થશે ખરેખર આ વીજળીનો આંચકો જે તમે જુઓ તે તુરંત જ થતો નથી તે ખરેખર ઊભો થાય છે તેથી શું થશે જેમ કે નકારાત્મક ચાર્જ ક્લાઉડ બેઝમાં વધે છે તેમ આકૃતિ 14 a માં બતાવ્યા પ્રમાણે પૃથ્વી પર અનુરૂપ સકારાત્મક ચાર્જ પ્રેરિત થાય છે તેથી તેઓ ક્લાઉડ બેઝ પર ગાઢ રીતે હોય છે તે નકારાત્મક ચાર્જ છે તેથી સકારાત્મક ચાર્જ તમારે પૃથ્વીની સપાટી પર બનાવવો પડશે આ પૃથ્વીની સપાટી અથવા જમીન છે તેથી વાદળમાં અથવા વાદળ અને પૃથ્વીની વચ્ચેના ચાર્જ કેન્દ્રો વચ્ચેની હવામાં વોલ્ટેજ ગ્રેડીયંટ સમાન નથી તેનો અર્થ છે તે વોલ્ટેજ ગ્રેડીયંટ ધારો કે કાં તો બે વાદળો કાં તો વચ્ચે છે વાદળો અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે કે વોલ્ટેજ ગ્રેડીયંટ એકસમાન નથી તે એકસમાન નથી પરંતુ તે મહત્તમ છે જ્યાં ચાર્જ સાંદ્રતા સૌથી વધુ છે તેથી તે કિસ્સામાં તેનો અર્થ એ કે તે અહીં આકૃતિમાં છે તે ફક્ત એક જ વાદળ દર્શાવે છે પરંતુ જ્યાં ચાર્જની સાંદ્રતા વધારે ત્યાં વોલ્ટેજ ગ્રેડીયંટ ખૂબ જ વધારે હશે હવે ખરેખર શું થયું જ્યારે વોલ્ટેજ ગ્રેડીયંટ બને છે 5 થી 10 𝑘𝑉𝑐𝑚 કાં તો વાદળોની વચ્ચે અથવા મેઘ અને પૃથ્વીની વચ્ચે તેથી વાદળની અંદર વોલ્ટેજ ગ્રેડીયંટ નિર્માણ થાય છે તે જો 5 થી 10 𝑘𝑉𝑐𝑚 ના ક્રમમાં હોય તો ક્ષેત્રની હવા તૂટી જાય છે આયનોઇઝ્ડ પાથ એ લીડરઅગ્રણી તરીકે ઓળખાય છે લીડર સ્ટ્રોક બનવા માંડે છે જે વાદળથી પૃથ્વી ઉપર ખસેડીને આકૃતિ 14 b માં બતાવ્યા પ્રમાણે થાય છે કે શું થાય છે કે જો વોલ્ટેજ ગ્રેડીયંટ તે 5 થી 10 𝑘𝑉𝑐𝑚 પર થાય છે પૃથ્વીની આજુબાજુ તમને આયનોઇઝ્ડ કરવામાં આવશે અને તે સમયે શું થશે કે અહીં આયનોઇઝ્ડ કરવામાં આવશે અને પતનબ્રેકડાઉન થશે તો પછી શું થશે એક લીડર સ્ટ્રોકની રચના થવા લાગે છે તમે જોઈ શકો છો કે જ્યારે તમારા લીડર પર વીજળી આવી રહી છે તમે આધારરુટ જેવા જોયા છે તેથી અહીં પણ તમારા લીડર આ પ્રકારના આ લીડર કહેવાય છે આ પ્રકારની વસ્તુ થશે તો શું થશે કે તે વાદળથી પૃથ્વી પર જવાનો પ્રયાસ કરશે આખરે તે પૃથ્વી પર આવશે આકૃતિ 14 b માં બતાવ્યા પ્રમાણે તે વાદળથી પૃથ્વી ઉપર આવે છે આ એક તે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે તેથી શું થાય છે આ ટીપટોચ આ વીજળીની તે ગતિ તે પ્રકાશની ગતિ નથી પરંતુ તેની ગતિ 1×105 msec થી 2×105 msec સામાન્ય હશે તેથી તેથી જ તેની ગતિ 1×105 msec થી 2×105 msec હશે અને કૂદકામાં ફરે છે તે સતત નથી કારણ કે તે કૂદકામાં ફરે છે તેથી તેનો અર્થ એ છે કે કારણ કે તમારું હવામાં બ્રેકડાઉન તે તમારા અથવા ગ્રેડીયંટ છે તે એકસરખા નથી તે કૂદકામાં ફરે છે તેથી જો તમે કેમેરા દ્વારા ફોટોગ્રાફ લો છો જો તમે જે લેન્સ ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો હું તમને ડાબેથી જમણે બતાવીશ લીડર સ્ટ્રોક આકૃતિ 15 માં બતાવ્યા પ્રમાણે દેખાશે મારો અર્થ છે કે જો તમે તે રીતે ફોટોગ્રાફ ડાબેથી કેમેરા સુધી લઈ જાઓ તો આ લીડર સ્ટ્રોક તે આની જેમ આગળ વધે છે અને અંતે તે આની પાસે આવી રહ્યું છે જમીન તેથી મૂળભૂત રીતે તે કૂદકામાં ફરે છે તે સતત નથી કે સીધા તે વાદળથી પૃથ્વી પર આવી રહયો નથી તે પૃથ્વીની નજીક પહોંચતો નથી તે એક જમ્પમાંકૂદકામાં ફરે છે કારણ કે તે વોલ્ટેજ ગ્રેડીયંટના અન સમાન વિતરણ છે તેથી તે આકૃતિ 15 આગળ છે તેથી તેનો અર્થ શું થાય છે તે આર્ક પાથનું ઉત્તરોત્તર પતન છે તેથી તેનો અર્થ એ કે વીજળીના આંચકાની રચના એ વાદળથી પૃથ્વી પરના હવાના માર્ગના સંપૂર્ણ અને ત્વરિત પતનને બદલે મૂળ રીતે આર્ક પાથનું ઉત્તરોત્તર પતન છે તેથી તે તત્કાળ આવતું નથી પરંતુ તે છે જેને તમે કહો છો તે આર્ક પાથનું ઉત્તરોત્તર પતન છે હવે તેથી જ તમે જેને લીડર સ્ટ્રોક કહો છો તે બીજે જાય છે તેથી જેમ કે લીડર પૃથ્વી પર પ્રહાર કરે છે રીટર્ન સ્ટ્રોક તરીકે ઓળખાતા એક અત્યંત તેજસ્વી રીટર્ન સ્ટીમર આકૃતિ c માં બતાવ્યા પ્રમાણે તે જ પાથને પગલે પૃથ્વીથી મેઘ તરફ ઉપરની તરફ ફેલાય છે બને તેટલા જલ્દી આ લીડર સ્ટ્રોકસ પૃથ્વી પર આવે છે તરત જ પૃથ્વી પરથી ખરેખર શું થશે કે લીડર રીટર્ન સ્ટ્રોક આ તમારી પૃથ્વીથી તમે જે વાદળ પર કહો છો તેના પર જશે તેથી તે જ કારણ છે કે લીડર પૃથ્વી પર પ્રહાર કરે છે એક ખૂબ જ તેજસ્વી રીટર્ન સ્ટ્રીમર આપણે જેને સ્ટીમર તરીકે ઓળખીએ છીએ તે રીટર્ન સ્ટ્રોક પૃથ્વીથી મેઘ તરફ ઉપર તરફ ફેલાય છે તે જ પાથને પગલે આકૃતિ c માં બતાવ્યા પ્રમાણે તેઓ તે જ પાથને અનુસરવા માટે તેને અનુસરે છે અને આકૃતિ 15 પણ આ તમારી આકૃતિ 15 છે જે રીટર્ન સ્ટ્રોક છે અહીં તમે રીટર્ન સ્ટ્રોક રીટર્ન સ્ટ્રોક રીટર્ન સ્ટ્રોક પણ જુઓ છો તે ડાર્ટ લીડર ને અનુસરે છે તે પાછળથી આવશે તેથી રીટર્ન સ્ટ્રોક તેથી તે કિસ્સામાં એક અર્થમાં રીટર્ન સ્ટ્રોક એ લીડર ની સાથે નિકાલ કરવામાં આવતા નકારાત્મક ચાર્જ અને ગ્રાઉન્ડમાં ઇલેક્ટ્રોસ્ટેટિકલી પ્રેરિત હકારાત્મક ચાર્જ વચ્ચે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટની સ્થાપના કરે છે તેથી ખરેખર રીટર્ન સ્ટ્રોક જ્યારે પણ તે જોડાય છે ત્યારે તે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ બનાવે છે તેથી જ્યારે વીજળી થાય છે ત્યારે તમે જોયું હશે ધારો કે કોઈ ઝાડ પર તો પછી શું થાય છે કે ઝાડ પર ભારે સંચય અથવા હકારાત્મક ચાર્જ આવશે અને પછી જ્યારે રીટર્ન સ્ટ્રોક આવે છે જ્યારે તે ફરે છે લીડર સ્ટ્રોકના સમાન માર્ગને અનુસરીને તેનો અર્થ એ છે કે તે ઝાડની ટોચ પરથી વાદળ પર ખસેડવામાં આવે છે અને તે વિદ્યુત શોર્ટ સર્કિટ બનાવે છે તેથી જ તમે જુઓ છો કે ખરેખર વૃક્ષ સંપૂર્ણપણે બળી ગયું છે તેથી કેટલીકવાર એવું થઈ શકે કે ધારો કે તમે કાર્ય કરી રહ્યા છો શેરી પર વિમાનની શેરી કદાચ વિમાન માર્ગ પર પણ વીજળીનો ઝટકો લાગે છે અને તમે શોધી શકો છો કે જાણે તે તમારી સામે થયું હોય પરંતુ તે નથી તો પછી વ્યક્તિ કદી જીવી શકશે નહીં તેથી એક દિવસ મારા એક વિદ્યાર્થીએ મને કહ્યું સર વીજળી પડવાના કારણે હું આજે બચી ગયો છું તો શું થયુ સાહેબ મારી સામે કે રસ્તામાં ભારે ફ્લેશ છે અને લાઈટ ફ્લેશ છે અને રસ્તા પર એક વીજળીનો ઝટકો હતો મેં કહ્યું કે તે તમારી સામે ક્યારેય આવતું નથી ઓછામાં ઓછા 500 મીટરથી 1 કિલોમીટર દૂર હવે તેથી જ તે પ્રકાશ ખરેખર ખૂબ તેજસ્વી છે કે તે તમારી સામે જેવું બનશે તે થશે મેં આ બાબતમાં એક કે બે વાર અનુભવ કર્યો કે જ્યારે વિડિઓ રેકોર્ડિંગ મને તે કહેવું ગમતું નથી અને માત્ર કઈ ઘટના ખૂબ રમૂજી છે કે હું કાર દ્વારા આવી રહ્યો હતો તેથી મારો ડ્રાઇવર અચાનક લાંબા માર્ગ પર વાહન ચલાવતો હતો અચાનક રસ્તાની જમણી બાજુએ વીજળીનો ઝાટકો લાગ્યો મારા ડ્રાઈવર એ ખરેખર કાર રોકી તેથી કાર અટકી મેં કહ્યું આપણે બંને જીવંત છીએ તેનો અર્થ એ કે તે આપણાથી ઓછામાં ઓછા 1 કિલોમીટર દૂર થયું હશે તેથી તેણે જોયું કે તરત જ કારને બ્રેક લગાવી હતી 600 થી 700 મીટર આગળ વધ્યા પછી અમને રસ્તાની જમણી બાજુ મળી ત્યાં એક મોટો છિદ્ર હતો અને રસ્તા પર જ વીજળી પડવા લાગી હતી તેથી તે એવું નથી કે તે ટાવર અથવા મકાન અથવા આ વસ્તુની ટોચ પર હશે વીજળી પડી શકે છે વિજળીનો સ્ટ્રોક વિમાનના સ્થળે પણ થઈ શકે છે તેથી આ મેં આ અવલોકન કર્યું છે રેલ્વે સ્ટેશનથી બીજો એક ક્યાંક મેં જોયો ત્યાં વીજળીનો સ્ટ્રોક હતો મને લાગે છે કે નાળિયેરનાં ઝાડ અને વૃક્ષ ખરેખર અંતરેથી સળગ્યું હશે હવે તેથી કોઈપણ રીતે તેનો અર્થ એ કે પછી આ તમારા રીટર્ન સ્ટ્રોકને કારણે થાય છે કારણ કે તે વિદ્યુત શોર્ટ સર્કિટ બનાવે છે તેથી આ ખરેખર સકારાત્મક પ્રેરિત છે આ તેથી મેં તમને કહ્યું છે વાદળમાંથી ચાર્જ એનર્જી પ્રકાશિત થાય છે તે એક ભારે એનર્જી છે લાઇટિંગ કરંટ ખરેખર ખૂબ વધારે હોય છે તેથી વાદળમાંથી ચાર્જ એનર્જી જમીનમાં પ્રકાશિત થાય છે તેથી ચાર્જ સેન્ટરને તટસ્થ કરવું તેનો અર્થ એ છે કે બધી એનર્જી મેઘમાંથી છૂટી જશે તેથી રીટર્ન સ્ટ્રોકની પ્રારંભિક ગતિ લગભગ 108 msec છે તે પ્રકાશની ગતિ સમાન નથી પ્રકાશ આશરે 3×108 msec છે તે 108 msec છે કે રીટર્ન સ્ટ્રોકની આ પ્રારંભિક ગતિ તેનો અર્થ એ કે આ એક પ્રસંગોપાત તમે અવલોકન પણ કરી શકો છો કે તે જમીન પરથી અથવા ઝાડમાંથી આ તરફ આગળ વધી રહ્યું છે તેથી અને આ કરંટનું મૂલ્ય 1 થી 200 kilo Ampere છે તેનો અર્થ છે 100 kilo Ampere જે 1000 Ampere થી 2 lakhs Ampere છે તેથી તેની તાકાતની તમારી તીવ્રતાની કલ્પના કરો અને તે ભાગ્યે જ 100 𝜇S સુધી જશે ખૂબ જ ઝડપી ઘટના પરંતુ લગભગ 40 𝜇S પછી બીજો લીડર ડાર્ટ લીડર તરીકે ઓળખાય છે જેનો અર્થ થાય છે સ્ટ્રોક સામાન્ય રીતે પહેલા લીડર દ્વારા લીધેલા સમાન માર્ગને પગલે છે મારો મતલબ કે આવું નહીં થાય એવી સંભાવના છે કે ત્યાં વારંવાર રિટર્ન સ્ટ્રોક આવશે તમારે તે જ માર્ગ અપનાવવો પડશે ઉદાહરણ તરીકે આ 15 પર એક આકૃતિ છે આ ડાર્ટ લીડર છે મારો મતલબ છે કે મુખ્ય સ્ટ્રોક પહેલેથી જ મુખ્ય લાઇટિંગ સ્ટ્રોક થઈ ચૂક્યો છે અને તે પછી ઘણા હોઈ શકે છે અલબત્ત નાની તાકાત સાથે ડાર્ટ લીડર પણ તમે તેને જોઈ શકો છો વધુમાં વધુ 40 જેટલા તમે જોઈ શકો છો પરંતુ જો તમે કાળજીપૂર્વક જોશો તો તમે ઓછામાં ઓછા મુખ્ય પછી જોશો તમારી વસ્તુ ત્યાં તમારા રિટર્ન સ્ટ્રોકની સંખ્યા ઓછી હોઈ શકે છે તેઓને ડાર્ટ લીડર પણ કહેવામાં આવે છે પરંતુ તીવ્રતા મુખ્ય કરતા ઓછી હશે તેથી પછી મુખ્ય અને ડાર્ટ વચ્ચેનું અંતર લગભગ 40 𝜇S હશે ખૂબ જ ઓછો સમય ડાર્ટ લીડર તરીકે ઓળખાતો બીજો લીડર સામાન્ય રીતે પહેલા લીડર દ્વારા લીધેલા સમાન માર્ગને પગલે સ્ટ્રોક પણ કરી શકે છે લગભગ સમાન પાથ પરંતુ અહીં આકૃતિમાં આપણે એ જ રસ્તો બતાવી શકતા નથી તો પછી તમે કંઈપણ જોઈ શકતા નથી તેથી જ થોડી આ વસ્તુ પરંતુ રચના તમે જોશો કે બંને એક જ રસ્તે ચાલે છે તેથી તે તે જ રીતે આગળ વધશે થોડોક ઝિગઝગ માર્ગ તેથી ડાર્ટ લીડર ખૂબ ઝડપી છે તેની શાખાઓ નથી અને તે ક્લાઉડમાં બે ચાર્જ કેન્દ્રો વચ્ચેના સ્રાવ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે તેથી આકૃતિ 14 e માં બતાવ્યા પ્રમાણે તેથી આ તમારી આકૃતિ 14 e છે તેથી તે હોઈ શકે છે આ થઈ શકે છે આ તે પછી તમારી 14 d છે કે તમારા ડાર્ટ લીડર અને અહીં પણ ડાર્ટ લીડર અને આ પણ તેથી નોંધ લો કે સ્ટ્રોક પાથ સાથે નકારાત્મક ચાર્જનું વિતરણ જો તમે વિતરણ જોશો અહીં તે positive negative એનર્જી negative ચાર્જ છે હવે અહીં તે ડાર્ટ લીડર positive દેખાશે positive તે અહીં negative છે તેનો અર્થ અહીં તે positiveછે અહીં તે negative હશે તેથી આ માર્ગ અનુસરશે તેથી આ અનુસરશે આ જમીન positive છે આ અહીં negative પણ છે તે negative પણ છે તેથી આ સમાન ઘટના છે અહીં તે positive છે positive છે તે અહીં છે વાદળ negative છે તેથી નોંધ કરો કે નકારાત્મક વિતરણ સ્ટ્રોક પાથ સાથે છે તેથી બધા વત્તા ઓછા ચિહ્નો આ આકૃતિમાં બતાવવામાં આવ્યા છે તેથી ડાર્ટ લીડર અને રીટર્ન સ્ટ્રોકની આ પ્રક્રિયા જે આકૃતિ 14 a છે આ પણ અહીં બતાવવામાં આવ્યું છે 14 a ડાર્ટ લીડર અને રીટર્ન સ્ટ્રોકની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થઈ શકે છે મેં તમને કહ્યું હતું જો તમે વાવાઝોડા દરમિયાન અવલોકન કરો તો તમે જોઈ શકો છો ક્રમિક સ્ટ્રોકની સંપૂર્ણ પ્રક્રિયાને લાઇટિંગ ફ્લેશ કહેવામાં આવે છે તેથી જ્યારે વીજળી પડે ત્યારે તમે અવલોકન કર્યું હશે અને તે અવાજ હવાનું પતન થવાને કારણે છે તેથી વીજળીના ફ્લેશમાં એક જ સ્ટ્રોક અથવા કેટલાક સ્વતંત્ર સ્ટ્રોકનો ક્રમ હોઈ શકે છે આકૃતિ 15 માં બતાવ્યા પ્રમાણે વધારેમાં વધારે 40 જેટલા તે થઈ શકે છે લગભગ 40 millisecond થી અલગ પડે છે તેથી આ ખરેખર આકૃતિ 15 છે તેથી ડાર્ટ લીડર રીટર્ન સ્ટ્રોક બધું બતાવ્યું છે હવે તેથી મારો અર્થ આ ખરેખર 40 જેટલા છે જ્યારે તે 40 નો અર્થ લે છે તે ભારે વીજળીનો આંચકો હશે તેથી આકૃતિ 15 માં બતાવ્યા પ્રમાણે લગભગ 40 millisecondમિલિસેકંડથી અલગ મેં તમને બતાવ્યું હતું તેથી તમારા વીજળીના સ્ટ્રોકની ઘટના આ રીતે છે તેથી આ ફક્ત આપણે સામાન્ય વીજળીના સ્ટ્રોક વિશે વાત કરી છે પરંતુ આપણે તે વિશે વાત કરી નથી જ્યારે તે લાઈટનિંગ સ્ટ્રોક થાય છે ત્યારે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન પર સીધી અથવા પરોક્ષ રીતે સ્ટ્રોકથી શું થાય છે તેથી આગળ આપણે લાઇટનીંગ સર્જ પર આવીશું તેથી વીજળી દ્વારા ઓવરહેડ લાઇનો પર વોલ્ટેજનું ઉત્પન્ન થવું એ પરોક્ષ સ્ટ્રોક અથવા સીધા સ્ટ્રોકને કારણે હોઈ શકે છે કારણ કે અહીં આપણો ઉદ્દેશ હજી છે જો વીજળી સીધી શિલ્ડિંગ વાયર પર થાય તો તે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન પર તે ગ્રાઉન્ડ વાયર છે તમે તમારા સીધા કંડક્ટર અથવા સીધા ટાવરની ટોચ પર જોયો હશે આ સીધો સ્ટ્રોક છે અને પરોક્ષ સ્ટ્રોકનો અર્થ નજીકના વૃક્ષો અથવા નજીકની જમીન હોઈ શકે છે જે વીજળીનો ઝાંટકો છે અને આને લીધે કેટલાક ચાર્જ ગ્રાઉન્ડ વાયર પર અથવા કંડક્ટર પર એકઠા થશે તે indirect stroke છે indirect strokeને કારણે તેથી પ્રથમ આપણે પરોક્ષ સ્ટ્રોક વિશે જોઇશું પરોક્ષ સ્ટ્રોકમાં લાઇટનીંગ સ્ટ્રોકથી ગ્રાઉન્ડ પર બંધ થવાના પરિણામે લાઇનો પર પ્રેરિત વોલ્ટેજ થઈ શકે છે તે ખૂબ જ નજીક હોઈ શકે છે કે વીજળીનો ઝટકો લાગ્યો હોય અથવા કદાચ તમારા નજીકનું વૃક્ષ પણ તેના કારણે કેટલાક ચાર્જ કાં તો ગ્રાઉન્ડ વાયર પર અથવા કંડક્ટર પર અથવા ટાવરની ટોચ પર એકઠા થશે તેમ છતાં વાદળ અને પૃથ્વીના ચાર્જિસ તટસ્થ છે કારણ કે જ્યારે આ લાઈટનિંગ સ્ટ્રોકની જેમ થાય છે તે ચાર્જ વાદળ અને પૃથ્વી દ્વારા તટસ્થ કરવામાં આવશે સંપૂર્ણપણે તટસ્થ અને જ્યારે પૃથ્વી થી વાદળ કરંટ પાથ પણ સ્થાપિત થશે વીજળીનો ઝટકો લાગવાથી ચાર્જ લાઇન પર ફસાઈ જશે તેથી એવી સંભાવના છે કે કેટલાક ચાર્જ લાઇન પર ફસાઈ જશે આકૃતિ 16 a માં બતાવ્યા પ્રમાણે તેથી આ આકૃતિ 16 છે આને કેટલીક ઓવરહેડ લાઇન કહેવામાં આવે છે તેથી વીજળીનો ઝટકો ક્યાંક થયો છે પરંતુ કેટલાક ચાર્જ લાઇન કંડક્ટર અથવા ટાવર અથવા ગ્રાઉન્ડ વાયર અથવા શીલ્ડ વાયર પર એકઠા થઈ શકે છે તેથી આ કિસ્સામાં ચાર્જ આ વસ્તુના આ ફસાયેલા ચાર્જની કિંમત એ પ્રારંભિક વાદળથી પૃથ્વી વોલ્ટેજ ગ્રેડીયંટ અને લાઇનના સ્ટ્રોકની નિકટતા માટેનું ફંકશન છે મારો મતલબ કે વીજળીનો સ્ટ્રોક કેટલો નજીક આવ્યો છે અને અલબત્ત તે વાદળથી પૃથ્વી વોલ્ટેજ ગ્રેડીયંટ જેમ કે વોલ્ટેજ એ વાદળોમાં વીજળીના પરિણામે પણ પ્રેરિત થઈ શકે છે જેમ કે આકૃતિ 16 માં બતાવ્યા તે પ્રમાણે મારો મતલબ કે આ પ્રકારની વસ્તુ પણ થઈ શકે છે જો બે વાદળો વચ્ચે અથવા તે કિસ્સામાં પણ વીજળીનો ઝટકો આવે છે આ ચાર્જ એ લાઇન પર જમા થઈ શકે છે તેથી કોઈ પણ સંજોગોમાં લાઇન પર પ્રેરિત વોલ્ટેજ ટ્રાવેલીંગ વેવ તરીકે લાઇનની સાથે ફેલાય છે તેથી જ્યાં સુધી તે એટેન્યુએશન દ્વારા વિક્ષેપિત થાય છે મારો અર્થ તે જે છે તે છે જો કોઈ વોલ્ટેજ લાઇન પર પ્રેરિત છે તો તે લાઇનની સાથે પ્રસાર કરશે આપણે ટ્રાવેલિંગ વેવને ત્યાં સુધી ટ્રાવેલિંગ વેવ કહીએ છીએ જ્યાં સુધી એટેન્યુએશન દ્વારા વિખેરાઈ ન જાય તેથી પછી લિકેજ ઇન્સ્યુલેશન ભંગાણ અથવા લાઇટનીંગ એરેસ્ટર ઓપરેશન ને કારણે એરેસ્ટરની કામગીરી ત્યાં છે પરંતુ કોઈક રીતે મારે તેને થોડું ઓછું કરવું પડશે તેથી ફક્ત થોડું જ એરેસ્ટર વિવિધ પ્રકારના એરેસ્ટર અને બીજી વસ્તુ જે આપણે આ કોર્સમાં અભ્યાસ કરીશું નહીં પરંતુ એરેસ્ટર દરેક સબસ્ટેશનમાં તમે શોધી શકશો એરેસ્ટર દરેક જગ્યાએ ત્યાં છે પાછળથી તે થોડુંક કાર્ય જોવા મળે છે જે તે બરાબર છે આપણે ત્યાં પછીથી આવીશું તેથી અને સીધા સ્ટ્રોકમાં વીજળીનો કરંટ માર્ગ સીધો મેઘથી લાઇન તરફ છે તેનો અર્થ એ કે ટ્રાન્સમિશન લાઇન પર સીધો વીજળીનો ઝટકો છે સીધો વીજળીનો આંચકો લાઇનની મધ્યમાં થઈ શકે છે ટાવરની ટોચ પર હોઈ શકે છે અથવા ગ્રાઉન્ડ વાયર અથવા શીલ્ડ વાયર પર હોઈ શકે છે તે અહીં અથવા લાઇન કંડક્ટર પર છે જો તે થાય છે જો ટાવરની ટોચ પર વીજળી પડે છે ધારો કે તે વીજળી છે આ એક ખૂબ જ સામાન્ય ઘટના છે જો કોઈ વીજળી ટાવરની ટોચ ઉપર પડે તેથી જો ત્યાં વીજળી પડે તો ટ્રાન્સમિશન ટાવર ત્યાં છે તેથી કેટલોક કરંટ શિલ્ડ વાયરમાંથી વહેતો હોઈ શકે છે કારણ કે શિલ્ડ વાયર અથવા ગ્રાઉન્ડ વાયર જોડાયેલ હશે જો તમે ઓવરહેડ કંડક્ટરની ટોચ પર જોશો તો ત્યાં હશે અને ટોચ પર પણ ગ્રાઉન્ડ અથવા શીલ્ડ વાયર હશે તેથી કેટલોક કરંટ શિલ્ડ વાયરમાંથી વહેશે અને બાકીના કરંટ વહેશે ટાવરથી પૃથ્વી તેનો અર્થ એ છે કે બાકીનો તે ટાવરથી પૃથ્વી પર જશે તેથી તે કિસ્સામાં જો સ્ટ્રોક એ કરંટની કિંમત અને વધારાના દર બંનેની દ્રષ્ટિએ સરેરાશ છે સ્ટ્રોક એ સરેરાશ છે એટલે કે તીવ્રતા ઓછી હોય છે કરંટ એ ટાવર પર પૂરા પાડવામાં આવેલ કોઈપણ નુકસાન વિના જમીનમાં વહી શકે છે અને તે છે ફુટિંગમાં રેઝિસ્ટન્સનું મૂલ્ય ઓછું હોય છે જો તે રેઝિસ્ટન્સનું મૂલ્ય ઓછું હોય તો તેને સરળ રસ્તો મળશે તેથી તમે જેને નુકસાન અને અન્ય વસ્તુ કહેશો તે ખૂબ ઓછું હશે મારો મતલબ લગભગ કોઈ નુકસાન નથી નહીં તો શું થશે તે વીજળીનો કરંટ ટાવરને જમીનની ઉપર ઊંચા વોલ્ટેજ સુધી વધારશે કારણ કે તમારી પાસે ગ્રાઉન્ડિંગ રેઝિસ્ટનસ છે જો રેઝિસ્ટનસ પાથ વધારે હોય પછી ત્યાં તે હશે જે ખરેખર તે કરે છે તે ટાવરને જમીનથી ઉપર ખૂબ ઊંચા વોલ્ટેજ સુધી વધારશે તમારા ટાવરથી લાઇન ઇન્સ્યુલેટર ઉપર ફ્લેશ ઓવર લાવવાનું કારણ બને છે મારો મતલબ કે જો તે થાય છે કે ટાવરથી અને તેમના લાઇન ઇન્સ્યુલેટર પણ જોડાયેલા છે તો ટાવર અને ઇન્સ્યુલેટર વચ્ચે એક અથવા વધુ ફેઝ કંડકટરસ પર ફ્લેશ થશે તેથી તે કિસ્સામાં લાઇન આઉટેજ થવાની પણ સંભાવના છે અને ઇન્સ્યુલેટરમાં પણ નુકસાન થશે તેથી બીજી બાજુ જ્યારે વીજળી લાઈનને સીધી ત્રાટકશે સંપર્ક બિંદુ પર ઉભા થતા વોલ્ટેજ પ્રસરે છે ધારો કે એક ટ્રાન્સમિશન લાઇન ત્યાં છે અને જ્યાં વીજળી થવી જોઈએ ધારો કે એક લાઇનની વચ્ચે તેથી બંને બાજુ કે તમે જેને કહો છો આ વોલ્ટેજ સંપર્ક બિંદુ પર ફેલાશે ટ્રાવેલીંગ વેવના સ્વરૂપમાં પ્રસાર કરે છે જ્યારે બંને બાજુ તે બંને દિશામાં આગળ વધે છે અને નીચેના લીડરના વોલ્ટેજ લાઇનથી પોટેન્શિયલ વધારે છે તેનો અર્થ એ કે પોટેન્શિયલ એ કોઇ પણ હશે તે નીચેના લીડરનો વોલ્ટેજ છે તે કંડકટરથી વાદળમાં આવી રહ્યો છે તે પોટેન્શિયલ ત્યાં સુધી વધારશે તેથી કલ્પના કરો કે કેવી રીતે જોકે તે માઇક્રોસેકન્ડ અથવા તેથી માટે છે પરંતુ કેવી રીતે તે એક આંકડાકીય મૂલ્ય છે તે ખરેખર ખૂબ વધારે છે જો લાઇન આવા ઓવરવોલ્ટેજ સામે યોગ્ય રીતે સુરક્ષિત નથી તો આવા વોલ્ટેજ તેને વોલ્ટેજ સામે ટકી લાઇન થી ગ્રાઉન્ડ ફોલ્ટ બનાવે છે તેથી લાઇન ઇન્સ્યુલેશન અને ઇન્સ્યુલેશન ભંગાણના તે કિસ્સામાં આ થશે તેથી ત્યાં યોગ્ય સુરક્ષા છે તેથી આવા ઇન્સ્યુલેશન ભંગાણ અથવા પ્રાધાન્યરૂપે એરેસ્ટર કામગીરી લાઇટનીંગ સર્જ કરંટ માટે લાઇન કંડક્ટરથી ગ્રાઉન્ડનો માર્ગ સ્થાપિત કરે છે હવે તેથી જ જ્યારે પણ તમારા લાઇટનીંગ એરેસ્ટરો સબસ્ટેશનમાં હોય છે જો તમે જાઓ છો તો તમે જોઈ શકો છો કે જો તે એવી ફેશનની ડિઝાઇન છે કે જેમાં તે કરંટની ઓછામાં ઓછી કિંમતનો સામનો કરી શકે છે જેના માટે તે સબસ્ટેશનમાંના અન્ય ઉપકરણોને સુરક્ષિત કરે છે પરંતુ જ્યારે તેઓ આ ડિઝાઇન કરે છે ત્યારે પણ તેઓ બધા તથ્યો ધ્યાનમાં લે છે અને તે મુજબ એન્જિનિયર્સ તેઓ તમારા લાઇટનીંગ એરેસ્ટરોની ન્યૂનતમ રેટિંગ ડિઝાઇન કરે છે તેથી તેની ગણતરી કરવામાં આવે તો લાઇટનીંગ સ્ટ્રોકનાં મહત્તમ વીજ કરંટો અથવા મહત્તમ તીવ્રતા શું હશે તેની સાથે પરંતુ વ્યવહારીક રીતે પણ મેં મારી યુવાનીમાં કેટલાક સબસ્ટેશનમાં જોયું છે કે સબસ્ટ્રેશનમાં પણ કે લાઇટનીંગ એરેસ્ટરમાં ભંગાણ તે બળી ગયું મારો મતલબ હોઈ શકે છે કે સ્ટ્રોકની મહત્તમ તીવ્રતા ખૂબ વધારે હતી મારો મતલબ એ છે કે તમારો સામનો થઈ શકયો નથી હવે તેથી જ ત્યાં તે મુખ્યત્વે પ્રથમ ટ્રાન્સફોર્મર અને સબસ્ટેશનને નુકસાન કરશે હવે તેથી જ આવા ઇન્સ્યુલેશન ભંગાણ અથવા પ્રાધાન્યરૂપે એરેસ્ટર કામગીરી લાઇટનીંગ સર્જ કરંટ માટે લાઇન કંડક્ટરથી ગ્રાઉન્ડ સુધીનો માર્ગ સ્થાપિત કરે છે જો વીજળી કોઈ ઓવરહેડ ગ્રાઉન્ડ વાયરને ત્રાટકશે તો ક્યાંક વચ્ચે મારો મતલબ કે જો તે યથાર્થ કંડક્ટર નથી પરંતુ ટોચ પર તમે જોઈ શકો છો કે ત્યાં ગ્રાઉન્ડ વાયર છે તે ઓવરહેડ ગ્રાઉન્ડ વાયર સાથે ટ્રાવેલીંગ વેવનું કારણ બને છે તે સમાન ઘટના હશે કે જ્યાં ઓવરહેડ કે જ્યાં ટ્રાવેલીંગ વેવ ત્યાં હશે તેથી ટાવર્સ પર લાઇટનીંગ કરંટ કોઈ નુકસાન પહોંચાડ્યા વિના જમીન પર વહે છે જો કે ટાવરોનો સર્જ ઇમપેડન્સ અને ટાવરનો ફુટિંગ રેઝિસ્ટન્સ વધારે ન હોય તેથી જો ટાવર ફુટિંગ રેઝિસ્ટન્સ ઓછો છે અને તે ટાવરનો તે સર્જ ઇમપેડન્સ છે તો પછી શું થશે કે તે વધારે નુકસાન પહોંચાડતું નથી પરંતુ અન્યથા શું થશે કે જો સર્જ ઇમપેડન્સ વધારે છે તો પછી ટોચ પર ટાવરનાં ટોચ વોલ્ટેજ લાઇનની ઇન્સ્યુલેટર સ્ટ્રિંગ પર પણ પ્રભાવિત થશે અને લાઇન આઉટેજમાં પરિણમીને ફ્લેશઓવરનું કારણ બની શકે છે તેથી તેનો અર્થ એ કે જ્યારે ડિઝાઇન તે સમયે જ્યારે તમે તે ટ્રાન્સમિશન ટાવર પર નજર નાખો અને રેઝિસ્ટન્સ મૂકો આ બધી વસ્તુઓ તેઓ તેને જુદી જુદી રીતે ડિઝાઇન કરે છે તેથી અંતરથી આપણે આ ઘણી વસ્તુઓ જોઈ શકીએ છીએ પરંતુ ખરેખર ઘણા ઇજનેરી ખ્યાલ ત્યાં છે તમારા ટાવર્સ બાંધતી વખતે અને ઇન્સ્યુલેટર તેમજ તમારા ફૂટિંગ રેઝિસ્ટન્સ માટે તેમના ઇજનેરી ખ્યાલો ત્યાં છે માત્ર પરિવહન જેવા નથી ટાવર ઉભા કરી રહ્યા છીએ અને ટાવરની ડિઝાઇન પણ આપણે જોઈ શકીએ કે ત્યાં વિવિધ પ્રકારની ડિઝાઇન છે જોકે આપણે અહીં ટાવર ડિઝાઇનનો અભ્યાસ કરીશું નહીં પરંતુ ત્યાં વિવિધ પ્રકારની ડિઝાઇનો છે ત્યાં ઇન્સ્યુલેટરસ છે એન્જિનિયરિંગની ઘણી બધી કલ્પના ત્યાં છે તેથી સંભવત કે આર્કિંગ થી કેટલીકવાર એવું થાય છે કે ગ્રાઉન્ડ વાયરથી ફેઝ કડંકટર સુધીના આર્કિંગને ટકાવી શકાય છે તેનો અર્થ એ કે જો તમે જોશો કે જો ટાવરની ટોચનો ભાગ કે શીલ્ડ વાયર ચાલ્યો ગયો છે તો ગ્રાઉન્ડ વાયર અને કંડક્ટર થોડો સમય તે આર્કિંગ વસ્તુ તે સમયે તે ટકી શકે છે 50 Hz અથવા 60 Hz લાઇન વોલ્ટેજ માટે અને તે ફક્ત લાઇનને ડી એનર્જાઇઝિંગ કરીને દૂર કરી શકાય છે આ ઘટનાને બેકફ્લેશ તરીકે ઓળખવામાં આવે છે કેટલીકવાર ખરેખર આજકાલ ત્યાં ઘણી તકનીકીઓ છે ઉદાહરણ તરીકે ધારો કે તે ફક્ત સામાન્ય ઘટના છે જો માની લો કે તમે કોઈ લાઇન લો છો કંડક્ટર માની લો કે તે કરંટ અથવા પાવર લઈ રહ્યું છે ઉચ્ચ ટેન્શન લાઇન પર ઉદાહરણ તરીકે કહો કે 220 kVકેવી લાઇન હવે ધારો કે લોડ ડિસ્કનેક્ટ થઈ ગયો છે લાઈન બંધ છે તેથી તે મુજબ તેથી લાઇન પર ત્યાં કોઈ કરંટ વહેશે નહી કારણ કે લોડ બંધ છે પરંતુ લાઇન ચાર્જ કરેલ છે કારણ તે લાઇન છે ઓવરહેડ કંડક્ટર થી ગ્રાઉન્ડ એકસરખું વિતરિત કરવામાં આવશે કેપેસિટીન્સ ત્યાં હશે જોકે લાઇન પાવર અથવા કરંટ લેતી નથી પરંતુ લાઇન ચાર્જ રહેશે તેથી જો ધારો કે તેની સાથે ઉદાહરણ તરીકે કોઈ સાવધાની રાખ્યા વિના મારો અર્થ માત્ર એક ઉદાહરણ આપી રહયો છુ કે કોઈ માનવી કહે કે જો તમે કોઈ કંડક્ટીંગ રોડ લો છો અને જો તમે લાઇનને સ્પર્શવાનો પ્રયત્ન કરો છો તો તે વ્યક્તિ ખરેખર મરી જશે કારણ કે આ ડિસ્ચાર્જિંગ વ્યક્તિના શરીર દ્વારા થશે તેથી તેઓ ખરેખર શું કરે છે લાઇનની બંને બાજુએ તમારે તેને ગ્રાઉન્ડ કરવું પડશે કે ચાર્જિંગ કેપેસિટેન્સથી તે લાઇન પ્રથમ ડિસ્ચાર્જ થશે અને તે પછી તમે કાર્ય કરી શકો છો આજકાલ તમે લાઇન પર જોઈ શકો છો કે તેઓ ખૂબ સુરક્ષા સાથે પણ કામ કરી રહ્યાં છે પરંતુ આ ઘટના છે કે જો આ લાઇન હજી પણ ચાર્જ રહે છે તો તમારે પહેલા તેને ડિસ્ચાર્જ કરવી પડશે અને આ કિસ્સામાં કે કેટલીકવાર તે 50 અથવા 60 લાઇન વોલ્ટેજ પર થાય છે ત્યાં ગ્રાઉન્ડ વાયર અને કંડક્ટર વચ્ચે આર્ક ફોર્મેશન હશે તેથી તે કિસ્સામાં તમારે લાઇનને ઝડપી ડિએનર્જાઇઝ કરવી પડશે અને આ અસાધારણ ઘટનાને તેઓ બેકફ્લેશ કહે છે તેથી જ્યારે ફુટિંગ રેઝિસ્ટન્સ વધારે હોય ત્યારે તે ખૂબ પ્રચલિત છે પરંતુ ઓછા ફુટિંગ રેઝિસ્ટન્સવાળા ઊંચા ટાવર્સ પર પણ થઈ શકે છે જો ટાવર ઊંચો હોય તો તે પણ થઈ શકે છે પરંતુ અન્યથા જ્યારે ફુટિંગ રેઝિસ્ટન્સ વધારે હોય ત્યારે આ થઈ શકે છે તેથી આ લાઈટનિંગ સ્ટ્રોક અને કંડક્ટર પર છે તેથી આ સામાન્ય વિચારો છે તેથી બધા જો હું કંઈપણ ચૂકતો નથી તેથી કેટલીક વસ્તુઓ હું તમારા બધા માટે લાવ્યો છું તેથી હવે સર્જ ઓવર વોલ્ટેજ સ્વિચિંગના કારણો આપણે જે જોઈએ છીએ તે સ્વિચિંગ સર્જ તે એક વસ્તુ છે જે આપણે જોઇ છે કે વીજળીને કારણે ઓવર વોલ્ટેજ ત્યાં છે પરંતુ સવાલ એ છે કે સર્કિટ બ્રેકર્સનું ઓપરેશન ટ્રાંઝિઇન્ટ ઓવર વોલ્ટેજ પેદા કરે છે જો કે સ્વિચીંગનો વિચાર સર્કિટ બ્રેકર અને સ્વીચો ખોલવા અને બંધ કરવાની ઇરાદાપૂર્વકની ક્રિયાઓ સુધી મર્યાદિત હોવી જોઈએ નહીં પણ તેમાં આર્કિંગ ફોલ્ટ્સ અને લાઇટનીંગ પણ શામેલ હોઈ શકે છે આ બધી વસ્તુઓ થઈ શકે છે સર્જ ઓવર વોલ્ટેજ સ્વિચિંગના કારણોને આ મુજબ સારાંશ આપી શકાય છે તેથી તે સામાન્ય લાઇનમાં એનર્જાઇઝિંગ અથવા ડી એનર્જાઇઝિંગ થઈ શકે છે આ તે થાય છે અને હાઇ સ્પીડ ત્યાં વિવિધ પ્રકારની સ્વિચિંગ છે મેં નક્કી કર્યું છે કે મારે અહીં આવરી લેવું જોઈએ નહીં કારણ કે તેમાં ઘણો સમય લાગશે તેથી સામાન્ય લાઇન એનર્જાઇઝિંગ અથવા ડી એનર્જાઇઝિંગ હાઇ સ્પીડ લાઇન રિકલોઝિંગ ત્યાં ઘણી વસ્તુઓ છે આગળ એ પછી કેબલ સર્કિટ કેપેસિટર બેંકો અને શન્ટ રિએક્ટર્સનું સ્વિચિંગ છે પછી લોડ રિજેક્શન આ તમને એક પ્રશ્ન છે કે ખૂબ જ સરળ વસ્તુ લોડ રિજેક્શન શું છે સામાન્ય સમજણથી તમારે કહેવું પડશે ફક્ત આ જ પ્રશ્ન હું મુકી રહ્યો છું લોડ રિજેક્શન શું છે હું તેનો જવાબ નથી આપતો આ તમારા માટે છે કે લોડ રિજેક્શન શું છે પછી ફેઝ સ્વિચિંગની બહાર પછી શ્રેણીબદ્ધ કેપેસિટરને ઘણી હાઇ ટેન્શન લાઇન પર ફરીથી દાખલ કરવું કેટલીકવાર 132 kVકેવી અથવા તેથી વધુ તેઓ અલબત્ત શ્રેણીબદ્ધ કેપેસિટરનો ઉપયોગ કરે છે તેમનો રેઝોનન્સ એક સમસ્યા છે કે આ વસ્તુ તે બાબત તમારે ધ્યાનમાં લેવી પડશે મૂળભૂત ફ્રીક્વન્સીઝ પર જ નહીં કોઇક થર્ડ હાર્મોનિક ફીફથ હાર્મોનિક આ બધી વસ્તુઓ તમારે રેઝોનન્સ માટે ધ્યાને લેવી પડશે પરંતુ મહત્તમ પાવર વહન ક્ષમતા વધારવા માટે હાઇ ટેન્શન લાઇન શ્રેણી કેપેસિટર પણ ત્યાં છે તેથી આ વસ્તુ પછી સર્કિટ બ્રેકર રિસ્ટ્રાકીંગ અને કરંટ ચોપિંગ આ તે વસ્તુ છે જે તમારે સ્વિચીંગ સર્જિંસ માટે ધ્યાનમાં લેવી પડશે ઓવર વોલ્ટેજ જ્યારે 50 અથવા 60 hertzહર્ટ્ઝ વોલ્ટેજ થાય છે 50 hertz 60 hertz એટલે ઘણા દેશોમાં 60 hertz નો અર્થ ત્યાં છે આપણા દેશમાં તે 50 hertz છે આ શરતોનું ઉદાહરણ છે ફેઝ થી ગ્રાઉન્ડ ફોલ્ટ દરમિયાન અન્ફોલ્ટેડ ફેઝ્સ પરનો વોલ્ટેજ કે જે તમે તમારા પાવર સિસ્ટમ એનાલીસીસમાં અભ્યાસ કર્યો છે તેથી ધારો કે કોઈ ફેઝ થી ગ્રાઉન્ડ ફોલ્ટ થયો છે તો પછી વોલ્ટેજ અથવા તમારા અન ફોલ્ટેડ ફેઝ્સ કયા છે પછી ફરીથી અહીં પણ લોડ રિજેક્શન આવી રહ્યું છે અને બીજી વસ્તુ છે લાંબી એનર્જાઇઝ્ડ લાઇનનો ઓપન એન્ડ જે ફેરંટી અસર છે તમે ફેરન્ટી અસરમાં જાણો છો રિસીવીંગ એન્ડ વોલ્ટેજ એ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ કરતાં વધારે હોય છે જે આપણે જોયું છે અને બીજી વસ્તુ ફેરો રેઝોનન્સ છે તેથી આ બધી વસ્તુઓ થાય છે કે આ સ્વિચીંગ સર્જ ઓવર વોલ્ટેજ થવાનું કારણ છે તેમજ સામાન્ય રીતે તમારા 50 60 Hertz વોલ્ટેજ ખૂબ ખૂબ આભાર આપણે ફરી પાછા મળીશું